આપણે આજના લેકચરમાં એક વિશિષ્ટ કિસ્સો લેવા જઈ રહ્યા છીએ જેને પુનઃવિકિરણ સપાટી કહેવામાં આવે છે તેથી પુનઃવિકિરણ સપાટી એ એક આવશ્યકપૂર્ણ છે જ્યાં કોઈ ઉષ્મા ગુમાવાતી નથી અથવા આપવામાં આવતી નથી 'માંથી ખોવાયેલ' અથવા 'આપવામાં આવેલ' એટલે કે તે સપાટી પરથી કોઈ ઉષ્માનો નાશ થતો નથી અથવા તેને આપવામાં આવતી નથી અને જેને અમુક અર્થમાં તે એક સમોષ્મ સપાટી છે તેમ કહેવામાં આવે છે તો માની લો કે મારી પાસે સપાટી 1 એ પુનઃવિકિરણ સપાટી છે જે મૂળભૂત રીતે સમોષ્મ છે અને જો મારી પાસે સપાટી 2 અને સપાટી 3 હોય અને હું તાપમાન T1 T2 T3 અને A1 A2 અને A3 નો ઉલ્લેખ કરું છું અને ઉત્સર્જન એપ્સિલોન1 એપ્સિલોન2 અને એપ્સિલોન3 છે તેથી હવે હું આ કોયડા માટે અવરોધ લખી શકું છું અને 1 અને 2 ની વચ્ચે ચોખ્ખી ઉષ્મા વિનિમય શું છે તે શોધી શકુ છુ તેથી નોંધ લો કે કઈ પણ સપાટી 1 ને છોડતુ નથી તેથી સપાટી 1 પરથી કોઈ ઉષ્મા ગુમાવાઈ નથી અને સપાટી 1 માં કશું ઉમેરવામાં આવ્યુ નથી તેથી ધ્યાનમાં રાખો કે દરેક સપાટીનો અવરોધ તે વાતાવરણ પર નથી તે ખરેખર સંબંધિત બ્લેકબોડી પર છે તેથી નોંધ લો કે બ્લેકબોડી કિરણોત્સર્ગ અને તે સપાટીમાંથી ઉત્સર્જનમાં ચાલક બળનો તફાવત છે તેથી ત્યાં કુલ 6 અવરોધ છે તેથી આ Eb1 છે અને તે સિવાય સપાટીમાંથી આપવામાં આવેલ અથવા બહાર કાઢવામાં આવેલ ઉષ્માનો જથ્થો q એ 0 છે તેથી અહીં કંઇ આવતું પણ નથી અને કઈ બહાર પણ જતું નથી અને તેથી આ 1 1A11 હશે તે અહીં અવરોધ છે અને આ Eb3 1 3A33 થશે અને આ Eb2 1 2A22 છે તેથી આ 1 A1F1 F12 એ 1A1F13 થશે અને આ 1 A2F23 થશે તેથી આ અવરોધ છે તેથી આપણી પાસે 6 અવરોધ છે આ ત્રણ અવરોધ ત્રણ સપાટીઓ વચ્ચેના વિનિમય માટે અને 3 અવરોધ ઉષ્માના જથ્થા માટેના ચાલક બળ માટે કે જે શોષાયેલ અથવા મુક્ત ઉષ્માની ચોખ્ખી માત્રા છે q3 એ ઉષ્માનો જથ્થો છે જે સપાટી 3ને પૂરી પાડવામાં આવે છે તેથી કુલ અવરોધ શું છે તે 1 3A33 છે અને આ તમારી પાસે 1 2A22 હશે આ ઘટક J1 J2 માટે અવરોધ શુ છે તેથી તે સમાંતર છે તેથી તે 1A2F231A1F131A1F12 1 થશે તેથી કુલ અવરોધ Rtotal 1 3A33 1 2A221A2F231A1F131A1F12 1 થશે તેથી આવશ્યકપણે આ બે અવરોધ આ અવરોધ સાથે સમાંતર છે જે અહીં હાજર છે અને કારણ કે ત્યાં કોઈ બહાર જતી અથવા અહીંથી અંદર આવતી કોઈ ઉષ્મા નથી તેથી આ અવરોધ કુલ વિકિરણની ગણતરીમાં કોઈ ભૂમિકા ભજવતો નથી તેમ છતાં તેનો અર્થ એ નથી કે અવરોધ નહીવત છે તે માત્ર ગણતરીમાં કોઈ ભૂમિકા ભજવતું નથી તે કુલ અવરોધ છે અને હવે તમે બધા વિકિરણ વિનિમય વગેરેની ગણતરી કરવામાં સમર્થ હોવા જોઈએ ધારો કે તમારી પાસે વિકિરણ સંવહન અને વહન એક સાથે છે તો ધારો કે તમારી પાસે વારાફરતી થઇ રહેલી ત્રણ પ્રક્રિયાઓ છે જો તમે વિગતવાર વહન સાથે વ્યવહાર ન કરો પરંતુ ચાલો આપણે કહીએ કે તમે સંવહનના ગુણધર્મો સાથે કેવી રીતે કાર્ય કરવું તે જાણો છો તેથી જો સપાટી દ્વારા ત્રણેય ઉષ્માના વહન માટેની સ્થિતિઓ એક સાથે થઈ રહી હોય તો તે આવશ્યક છે કે બધી સ્થિતિ સમાંતર હોય તેથી તે પ્રથમ બાબત છે કારણ કે આ વહનની સ્વતંત્ર સ્થિતિઓ છે તો ધારો કે તમારી પાસે એક સપાટી છે આ સપાટી 1 અને આ સપાટી 2 છે હવે ચાલો આપણે કહીએ કે 1 અને 2 વચ્ચે ઉષ્મા વિનિમયની વિકિરણ સ્થિતિ છે હવે સૈદ્ધાંતિકરૂપે જો ત્યાં વચ્ચે કોઈ માધ્યમ હોય તો આપણે તે ટૂંક સમયમાં જોશું કે આ માધ્યમમાં વિકિરણને કેવી રીતે લાક્ષણિક કરવું પરંતુ ચાલો માની લઈએ કે ત્યાં કોઈ વિકિરણ નથી જેનો અર્થ છે કે માધ્યમ પારદર્શક છે માધ્યમ એ વિકિરણ માટે પારદર્શક છે જેનો અર્થ છે કે ત્યાં કોઈ શોષણ અથવા ઉત્સર્જન નથી આ બાજુ જે પણ આવે છે તે માધ્યમની બીજી બાજુ પરિવહન થાય છે અને એવા માધ્યમ કે જેની પાસે ખરેખર આ ગુણધર્મ છે તે આપણે ટૂંક સમયમાં જોશું પરંતુ આ માધ્યમ દ્વારા વહન થઈ શકે છે સપાટી 1 થી 2 સુધી થતી ઉષ્માના વહનની વહન સ્થિતિ હોઈ શકે છે અને જો માધ્યમ ચોક્કસ ગતિ સાથે વહેતું હોય તો સપાટી 1 થી 2 સુધી હંમેશાં પરિવહનની એક સંમિશ્રિત સ્થિતિ હોઈ શકે છે તેથી આને લાક્ષણિક કરવા માટે ધારી શકાય છે કે આ સપાટી 1 છે અને સપાટી 1 ને પૂરી પાડવામાં આવતી ઉષ્માની માત્રા q છે તે પછી તે ત્રણેય સમાંતર રીતે થઈ રહ્યું છે તેથી જો તમે આ દરેક પરિવહનની સ્થિતિ માટે ચાલક બળ અને અવરોધ શોધવા માટે સક્ષમ છો તો આપણે તેને વહન માટેના અવરોધસંવહન માટે અવરોધ અને વિકિરણ માટે અવરોધ તરીકે રજૂ કરી શકીએ છીએ તેથી જો આપણે ચાલક બળ કેવી રીતે શોધવો તે જાણતા હોઈએ અને મોટાભાગના વહનના કિસ્સાઓ આપણે જાણીએ છીએ અને આપણે જાણીએ છીએ કે તાપમાન તફાવત એ વિકિરણ માટેનું ચાલક બળ છે આપણે જાણીએ છીએ કે બે સપાટી વચ્ચેનું વિનિમય એ વિકિરણ વિનિમય માટેનું ચાલક બળ છે અને સંવહન માટે પણ તાપમાનનો તફાવત એ ચાલક બળ છે તેથી આપણે જાણીએ છીએ કે આપણે અવરોધ ક્યારે શોધી શકીએ છીએ અને આપણે વહનના બહુવિધ પ્રકારને ખૂબ જ સરળ રૂપમાં સમાવવા માટે સમર્થ હોવા જોઈએ તો તમને અવરોધ નેટવર્ક કેવી રીતે બનાવવું તેની ખબર પડે તેથી નોંધો કે આ ત્યારે જ સાચું છે જ્યારે માધ્યમમાં વહનનો દર અચળ હોય જો ત્યા ઉષ્મા ઉત્પન્ન થાય છે તો દેખીતી રીતે તમે ઉષ્મા પરિવહનના વહન સ્થિતિ માટે અવરોધ નેટવર્ક લખી શકતા નથી તે કિસ્સામાં તમારે સંપૂર્ણ પદ્ધતિ લખવી પડશે અને સંપૂર્ણ સમસ્યાને ઉકેલવી પડશે તેથી જ્યારે આપણે ખરેખર વહન પર નજર કરીએ છીએ ત્યારે આપણે ખરેખર સંવહન અને વહનના જોડાણ સાથે વ્યવહાર કરીશું ચાલો આપણે ધારીએ કે આપણે જાણીએ છીએ કે સંવહનને કેવી રીતે લાક્ષણિક કરવું અને આ વહનની ત્રણેય સ્થિતિનો સમાવેશ કરવાની રીત છે અને હું તેને વિકિરણ પ્રક્રિયાઓની સંપૂર્ણતા માટે સમાવવા માંગું છું તેથી આપણે કદસર શોષણ જોવા જઈ રહ્યા છીએ તેથી જ્યારે આપણે વિકિરણ પર ચર્ચા શરૂ કરીએ છીએ તેથી આપણે નિરીક્ષણ કર્યું છે કે વિકિરણ ઘન અને પ્રવાહી માટેની સપાટી પર થતી પ્રક્રિયા છે જે ચોક્કસ પાત્રમાં થાય છે પરંતુ વાયુઓ માટે તે કદસર પ્રક્રિયા છે તેથી જો આપણે માની લઈએ કે આપણી પાસે બે સપાટી છે કે જે સપાટી 1 અને સપાટી 2 છે અને ચાલો આપણે કહીએ કે તે કેટલાક વાયુથી ભરેલી છે તેથી કદસર શોષણ એ વાયુની પ્રકૃતિ પર આધારિત છે ધારો કે તે ધ્રુવીય અથવા બિન ધ્રુવીય વાયુ છે ઉદાહરણ તરીકે ઓક્સિજન તેથી બિન ધ્રુવીય વાયુ પાસે લગભગ કોઈ વિકિરણ શોષણ નથી આ શોષકતા લગભગ 0 છે તેઓ વિકિરણનુ શોષણ અથવા ઉત્સર્જન કરતા નથી અને વાયુની પ્રકૃતિને લીધે તે બિન ધ્રુવીય વાયુઓ છે અને તેથી તેઓ વિકિરણનુ શોષણ અથવા ઉત્સર્જન કરતા નથી પરંતુ ધારો કે જો મારી પાસે ધ્રુવીય વાયુઓ છે ધ્રુવીય વાયુઓ શુ છે તો એમોનીયા તેનું સારું ઉદાહરણ છે તેથી એમોનિયા ધ્રુવીય છે અને કાર્બન ડાયોક્સાઇડ ધ્રુવીય છે અને તમારી પાસે પાણીની વરાળ છે તે પણ ધ્રુવીય છે તે એક વાયુ અવસ્થા છે અને તે બધા ધ્રુવીય વાયુઓ છે તેથી તેમની પાસે ચોક્કસતા છે તેમની પાસે માધ્યમમાંમાં જુદા જુદા સ્થળોએ વિકિરણ શોષી લેવાની અને ઉત્સર્જન કરવાની ક્ષમતા છે તેથી જ્યારે હું કહું છું કે આ બિન ધ્રુવીય વાયુઓ શોષણ અથવા ઉત્સર્જન કરતા નથી ત્યારે તે વિકિરણ માટે આવશ્યક રૂપે પારદર્શક હોય છે જેનો અર્થ છે કે સંક્રમણ એ 1 છે પરંતુ ધ્રુવીય વાયુઓ માટે તે જરૂરી નથી ધ્રુવીય વાયુઓની બીજી લાક્ષણિકતા એ છે કે તેની પ્રતિબિંબતા લગભગ નહિવત છે તો આ ગુણધર્મો છે તેથી તેમની પાસે નહીવત પ્રતિબિંબ છે તેથી તેઓ ફક્ત શોષે છે અને વહન કરે છે કદસર શોષણ પ્રક્રિયા તે સામાન્ય રીતે જેમાં થાય છે તેને તરંગલંબાઇ બેન્ડ કહેવામાં આવે છે તેથી તરંગલંબાઇ બેન્ડમાં શોષણ તેથી તે કોઈ વિશિષ્ટ તરંગલંબાઇ જેવું નથી જેનું ઉત્સર્જન અને શોષણ થાય છે તે એક બેન્ડ બનશે જેમાં તેઓ શોષણ કરશે અને વિકિરણ ઉત્સર્જન કરશે તેથી આપણે આગામી 15 મિનિટ અથવા તેથી વધુ સમયમાં એ જોવાનું છે કે આ પ્રક્રિયાને કેવી રીતે લાક્ષણિક કરવી તેથી લાક્ષણિક કરવા માટે આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી નોંધ લો કે આપણે વિકિરણના શોષણની આ પ્રક્રિયાને લાક્ષણિક કરવા માગીએ છીએ તેથી ત્યાં કેટલાક આંતરિક ગુણધર્મો હોવા જોઈએ જે શોષણ પ્રક્રિયાને પ્રમાણમાં લાવે છે તેથી જ તેને શોષણ ગુણાંક કહેવામાં આવે છે તેથી જ્યારે તમારી પાસે વાહકતા હોય જે ઉષ્માનું પ્રમાણ નક્કી કરે છે જે કન્ડકટ અથવા rho છે Cp જે સિસ્ટમમાં ઉષ્મા સંગ્રહવા માટેનો આંતરિક ગુણધર્મ છે તેથી એ જ રીતે શોષણ ગુણાંક એ જથ્થો છે જે આપેલ કેટલાક માધ્યમ દ્વારા શોષણ કરવામાં આવેલ વિકિરણની માત્રાને પ્રમાણમાં લાવે છે તેથી તે કપ્પા તરીકે રજૂ થાય છે અને અલબત્ત તે તરંગલંબાઇનું ફંક્શન છે અને તેનો એકમ મીટરનો વ્યસ્ત છે તેથી તે મૂળભૂત રીતે તમને એકમ લંબાઈ દીઠ માધ્યમમાં જતાની સાથે શોષાતા વિકિરણનુ પ્રમાણ કેટલું છે તે જણાવે છે તેથી તમે જ્યારે કેટલું શોષણ થાય છે તેના પર જાઓ છો તો તે શોષણ ગુણાંક દ્વારા માપવામાં આવે છે તો ધારો કે મારી પાસે એક વાયુ છે જે આ બે પ્લેટોની અંદર ભરાય છે જે સપાટી 1 અને સપાટી 2 છે અને ચાલો આપણે કહીએ કે સપાટી 1 પર વાયુમાં પ્રવેશ કરતા વિકિરણની તીવ્રતા Iλ0 છે અને આ સેપરેસનની પહોળાઈ 0 થી L છે અને જો હું તેને X કોઓર્ડિનેટ સિસ્ટમ કહું છું તેથી હવે આપણે કહ્યું છે કે તે તરંગલંબાઇ બેન્ડમાં થઇ રહ્યું છે અને તેથી આપણે એક વિકલીત સંતુલન લખી શકીએ છીએ તેથી જો આ જાડાઈ ∆X છે અને જો વિકિરણની તીવ્રતા કે જે કોઈ X સ્થાન પર થાય છે તે Iλ છે અને જે છોડે છે તે Iλxdx છે તેથી તે તીવ્રતાનો પ્રવાહ છે જે છોડે છે અને આ બોર્ડની બહારના વિકિરણનો આડછેદ ક્ષેત્ર છે તેથી આ બોર્ડ માટે કાટખૂણે છે આડછેદ ક્ષેત્ર A છે તેથી હવે હું આ માટે ઊર્જા સંતુલન લખી શકું છું તેથી જો તે સ્થિર સ્થિતિ પ્રક્રિયા છે તો પછી અહીં જે કંઈપણ આ તત્વમાં પ્રવેશ કરે છે એ જે તત્વને છોડે છે અને શોષણ કરે છે તેના સરવાળા બરાબર હોઈ છે તેથી તે A વખત IλX હશે અને તે જેના પર વિકિરણ તે તત્વમાં પ્રવેશ કરે છે તેનો ચોખ્ખો દર છે જે AIλxdx વતા જે શોષાઈ છે તેના બરાબર હોવું જોઈએ હવે નોંધ લો કે મારે આ શોષણ ગુણાંકનો ઉલ્લેખ કરવો જોઇએ તે ખરેખર વિકિરણનો અપૂર્ણાંક છે કે જે તે સ્થાન પર જ શોષાય છે તો તે Kλ×AIλdx હશે તેથી તે ચોખ્ખું વિકિરણ હશે એટલે કે શોષણ કરેલા વિકિરણની કુલ માત્રા તેથી આ તે વિકિરણ છે જે વાયુ દ્વારા dxમાં શોષાય છે તેથી તે વિકિરણની માત્રા શોષાય છે તે છે તેથી સરળ એલ્જીબ્રા પછી તમે જોશો કે આપણે ફરીથી લખી શકીએ છીએ આ dIλxdx Kλ છે હું આ સમીકરણને ઉકેલી શકું છું

આપણે આ અચળને કઈ રીતે શોધી શકીએ તેથી આ ચિત્ર યાદ રાખો અંદર જે દાખલ થઈ રહ્યું છે તે સપાટી 1 અને સપાટી 2 અને જે x0 પર દાખલ થઈ રહ્યું છે તે Iλ છે તેથી જો હું કેવી રીતે ગણવું તે જાણું છુ તો તે થઇ જાય છે તેથી x0 એ સીમાની શરત છે તેથી હું તે અવેજી કરી શકું છું અને હું શોધી શકું છું કે તે IλxIλ0 exp Kλx છે તેથી વિકિરણ L પર સપાટીને છોડે છે તેની તીવ્રતા શું હશે વિકિરણ સપાટી 2 પર ફટકારશે તેની તીવ્રતા શું હશે તે IλL છે તેથી હું આને અવેજી કરું છુ સપાટી 2 દ્વારા મળેલ વિકિરણ આ છે શું આ સમીકરણ પરિચિત લાગે છે આ બીઅર લેમ્બર્ટનો નિયમBeer Lambert's law છે તેથી આ તે જ છે જેને બીઅર લેમ્બર્ટનો નિયમ કહેવામાં આવે છે